બધાને નમસ્તે આપત્તિ પુનપ્રાપ્તિ અને વધુ સારું નિર્માણ કરો પરના લેક્ચર શ્રેણીમાં આપનું સ્વાગત છે આ લેક્ચમાં મુંબઇ ભારત અને ઘાનામાંથી આંતરદૃષ્ટિ મેળવી આપત્તિ જોખમ શાસનમાં ભાગ લેવા પર કેન્દ્રિત છે આપણે પહેલેથી જ કહ્યું હતું કે આપત્તિ જોખમ શાસન માટે સમુદાયની સહભાગી ખરેખર એક મુખ્ય તત્વ છે અમે આ વિશે અમારી પાછલી સ્લાઇડ્સમાં અગાઉના પ્રેઝન્ટેશનમાં ચર્ચા કરી હતી તેથી અમને કંઈક માળખાની જરૂર હોય તે જરૂરી છે અને તે માળખાને બે ભાગમાં વહેંચી શકાય છે એક પ્રક્રિયા ભાગ એક પરિણામ ભાગ છે અમે તે વિશે ચર્ચા કરી અને તે એક સાથે આપણે સહભાગીઓના વ્યાપક માળખાના આ ચલો મેળવી શકીએ છીએ એક પ્રક્રિયા છે બીજી એક જમણી બાજુ પરિણામ છે હું આશા રાખું છું કે આ બરાબર છે ચાલો હવે આપણે જોઈએ કે તે આપણને આપત્તિ જોખમ વ્યવસ્થાપનમાં કેવી હદ સુધી ભાગ લઈ રહ્યું છે તે સમજવામાં મદદ કરી શકે આપત્તિ જોખમ સંચાલન અને સમુદાયની સમાવેશ સુધારવા માટે તે એક સહાયક સાધન બની શકે આ મુંબઇ છે ભારતની આર્થિક રાજધાની છે આ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્ષની નજીકના ધારાવી વિસ્તારમાં પણ મુંબઇ છે અને આ મીઠી નદી મેંગ્રોવ જંગલ છે અને આ બાંદ્રા કુર્લા છે અને આ ધારાવી વિસ્તારો છે આ અમારો અભ્યાસ વિસ્તાર છે 2005 માં મુંબઇમાં એક વિનાશક આપતી સર્જાય હતી એક દિવસ 1000 લગભગ 1000 મિલીમીટર વરસાદ અને તેણે શહેરને લકવો કરી દીધો હતો શહેરના 60 ભાગ પરોક્ષ અથવા સીધા અસરગ્રસ્ત હતા આ પૂરને કારણે એક દિવસ પૂર અથવા માત્ર 2 દિવસના પૂરને કારણે લગભગ 1000 લોકો માર્યા ગયા હતા આ ધારાવી વિસ્તારોનું એક ચિત્ર છે આ આપણું નજીકનું સ્થાન છે આ મહારાષ્ટ્ર છે અને આ મુંબઈ છે તમે મુંબઇ જોઈ શકો છો અને પછી અહીં અમારો અભ્યાસ વિસ્તાર ધારાવી છે આ મીઠી નદી વિહાર પવાઈ માટે આવે છે અને આ ધારાવી વિસ્તાર છે અને આ અમારો અભ્યાસ ક્ષેત્ર છે બે અભ્યાસ વિસ્તારો મૂળરૂપી કલાકીલા અને રાજીવ ગાંધી નગર ધારાવીમાં તેથી તમે અહીં વધુ સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે મીઠી નદી કાંઠે વસાહત પર અતિક્રમણ કરેલી જમીન છે તે અગાઉ મેંગ્રોવ વન હતું 100 ચોરસ મીટરના વિસ્તારની આ કેટલીક ઝલક છે કુલ વસ્તી આ નાના સ્થાને 25000 છે અમારે ત્યાં એક પ્રોજેક્ટ છે ક્યોટો યુનિવર્સિટી દ્વારા મેગાસિટી મુંબઇ માટે એક સંકલિત આપત્તિ જોખમનું સંચાલન સાથે સાથે અહીંની મુંબઇની મ્યુનિસિપલ કોર્પોરેશન અને પ્લાનીંગની અને આર્કિટેક્ચરની સ્કૂલ અને અન્ય ઘણી સંસ્થાઓ જેવી કે JJ કોલેજ ઓફ આર્કિટેક્ચર ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ તેઓ આ પ્રોજેક્ટમાં ઇન્ટિગ્રેટેડ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ મેગાસિટી મુંબઇ માટે સંકળાયેલા હતા અમે એક વોર્ડ G નોર્થ વોર્ડ MCGM ત્યાંના એક સંશોધન કેન્દ્રમાં એક નાની ઓફિસ ઊભી કર્યી આ એક સમયરેખાની કલ્પના છે અમે ધારાવીને જઇને કહેવાનું શરૂ કર્યું લોકો હેલો તમે કેમ છો અને પછી અમે લોકો સાથે તાલમેલ બાંધવાનું શરૂ કર્યું લોકો હેલો કહે તમે કેવી રીતે છો તે ઘણા મુદ્દાઓ વિશે વાત કરી રહ્યા છે તેઓ તેમના આજીવિકાના પ્રશ્નો તેમની નોકરી કુટુંબના પ્રશ્નો મકાનોના પ્રશ્નો અંગે ચિંતિત છે અમે ચાના સ્ટોલ અને જ્યુસ શોપ પર જ્યાં પણ ગમે ત્યાં જગ્યાઓ પર વાત કરી છે ત્યારબાદ તેઓએ આ વિસ્તારમાં પૂર અને પાણી ભરાવાની સમસ્યા વિશે વાત શરૂ કરી અને અમે સતત ચર્ચા કરી અને અમે કહ્યું કે અમે તમને મદદ કરી શકીએ શું તમે થોડીક મદદ કરી શકો છો તે પહેલાં અમે ખરેખર અમારી યોજના તેમની પાસે ના મૂકી તે અમે ફક્ત એટલું જાણવા માગતા હતા કે આ પ્રસ્તાવ તેમની પાસેથી આવવો જોઈએ અને આપણે તેમની ચિંતાને સમજવાનો પણ પ્રયાસ કરવો જોઈએ તેથી તેઓએ કહ્યું કે હા દર વર્ષે આપણે જે પૂરનો સામનો કરી રહ્યા છીએ તેના વધુ સારા સંચાલન માટે તમે કરી શકો તો અમને થોડી સહાયની જરૂર છે તેથી અમે જોખમ મેપિંગનો વિકાસ કર્યો અને પછી સમય જતાં અમે તેમની સાથે એક એક્શન પ્લાન બનાવ્યો હું તે વિશે વાત કરીશ કે અમે આ સમુદાયોને કેવી રીતે આ નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામેલ કર્યા છે તે એક તબક્કો હતો અને તે કે અમે સૌ પ્રથમ હિસ્સેદારને ઓળખી કાઢ્યો અને અમે બેઝ મેપ વિકસિત કર્યો અને બીજા તબક્કે અમે જોખમ મેપિંગ અને કાર્યની પ્રાધાન્યતા વિકસાવી અને અમે આ સર્વે ફેબ્રુઆરીમાં શરૂ કર્યો હતો અને મારા કેટલાક વિદ્યાર્થીઓ રાજીવ ગાંધીનગરમાં સર્વે કરી રહ્યા છે ઠીક છે અમે મેપિંગ જૂથ ચર્ચાઓ ટાઉન વોચિંગ નિરીક્ષણો ફોટોગ્રાફ્સ ગૌણ ડેટા સંગ્રહ કરવાની તકનીક અને પદ્ધતિઓ જેવા કે સામગ્રી વિશ્લેષણ દસ્તાવેજીકરણ જેવા વિવિધ પ્રકારનાં ટૂલ્સનો ઉપયોગ કરીએ છીએ તો સર્વે દરમિયાન આ કેટલાક ફોટોગ્રાફ્સ છે અહીંની કેટલીક ઝલક અને તસવીર તમે જોઈ શકો છો કે અમે જે કર્યું તે ખુલ્લું અંતિમ ઇન્ટરવ્યૂ જૂથ ચર્ચા છે અહીં સમુદાય સાથેની અમારી ચર્ચાઓનું એક લખાણ છે જે આપણે નકશાને પહેલા વિકસાવીએ છીએ અને પછી અમે તેમાં ડેટા મૂકીએ છીએ અહીં અમારા GCOE થી શરૂ થતા લોકોના વિવિધ પ્રકારનાં હિસ્સેદારો છે જે વૈશ્વિક શ્રેષ્ઠતાનું કેન્દ્ર છે ક્યોટો યુનિવર્સિટી ટીમની માનવ સુરક્ષા એન્જિનિયરિંગ અને સ્થાનિક સમુદાયના સભ્યો અને મહાનગરપાલિકાઓ ગ્રેટર મુંબઇ ખાસ કરીને અમારા જેવા G નોર્થ વોર્ડનો સમાવેશ તેમને મેપિંગ કરવામાં મદદ કરો અને હું કહું છું કે અમે સર્વેક્ષણકાર તરીકે પણ કામ કરીએ છીએ અને સમુદાયને સર્વેની ભૂમિકા અને ઉદ્દેશ સમજાવી અને રજૂ કરીશું સ્થાનિક સમુદાય આ પ્રક્રિયામાં મુખ્ય અભિનેતામાંનો એક મુખ્ય જાણકાર હતો અને MCGM અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનોએ અમને લોજિસ્ટિક્સ સપોર્ટ પૂરા પાડવામાં મદદ કરી લોકો સાથે તાલમેલ બનાવવામાં મદદ કરી તેમ ધાર્મિક અને રાજકીય સંગઠનોએ જણાવ્યું છે અમે ત્યાં જમીનનો ઉપયોગ ડેટા રહેણાંક વ્યવસાયિક જાહેર રમતનું મેદાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કયા છે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ડોક્ટરો ક્લિનિક સમુદાય શૌચાલય સમુદાય નળ શાળા ત્યાંથી શરૂ કરીને ઘણા બધા ડેટા એકત્રિત કર્યા જોખમી પરિમાણો જે અમે ધ્યાનમાં લીધાં છે પૂરની અવધિ પૂર દરમિયાન પાણીનું સ્તર વારંવાર અસરગ્રસ્ત વિસ્તારો મકાનની ઊંચાઇ મકાન સામગ્રી મકાનની સ્થિતિ પ્લિન્થ લેવલ આ બધા અમે એકત્રિત કર્યા છે હવે અહીં કેટલીક તથ્યો છે કે 2006 પછી 2006 માં ઘણાં રહેણાંક વિસ્તારો આ ખરેખર એક રસ્તો છે આ એક રાજીવ ગાંધી નગરનો એક ભાગ છે ઘણાને વ્યવસાયિક વિસ્તારોમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે લોકોએ G 1 સ્ટ્રક્ચર બનાવવાનું શરૂ કર્યું જોકે આને મંજૂરી નથી પરંતુ સમુદાયે મંજૂરી આપી કે સમુદાયે જાણ કરી કે ઘણા લોકો હવે રાજીવ ગાંધીનગરમાં G 1 સ્ટ્રક્ચરનું નિર્માણ કરે છે અને તે પાકું અથવા અર્ધ પાકું કોંક્રિટ સ્ટ્રક્ચર હોઈ શકે છે તેમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ગ્રુવ ન હતા તમે અહીં ડ્રેનેજની ગુણવત્તા જોઈ શકો છો વીજ પુરવઠો પણ તે સહેલાઇથી વીજળીકરણ કરી શકે છે અને કરંટ ઇમરજન્સી અથવા પૂરની સ્થિતિ દરમિયાન લોકોને મારી શકે છે પ્રવેશ રસ્તાઓ ખૂબ જ સાંકડા છે તમે ખાલી કરી શકતા નથી બે લોકો આમાંથી સરળતાથી પસાર થઈ શકતા નથી અને રસ્તાઓ ઝિગ ઝેગ્ડ છે તેથી જ્યારે આ રસ્તાઓ પાણીથી ભરાઈ જાય છે અને પછી પૂર અથવા પાણી ભરાઈ જાય છે ત્યારે તમે પગ નહીં લગાવી શકો ત્યારે અમે જાણતા નથી કે તમે તમારો પગ ક્યાં રાખી રહ્યા છો તેથી 2005 માં તે એક મીઠી નદી હતી અને આ એક રસ્તો છે અને પૂર આવું ધીરે ધીરે આવ્યો અને પછી તે 8 ની આસપાસ હતું તેથી 2005 દરમિયાન લોકો સ્થળાંતર કરી શક્યા નહીં એક કારણ કે ત્યાં કોઈ નિયુક્ત સ્થળ ન હતું ત્યાં વહેલી ચેતવણી ન હતી અને ઘરના વડા ઘરે ન હતા તેથી મહિલા અન્ય સ્થળોએ જવાનું નેતૃત્વનો નિર્ણય લઈ શકતી નથી અથવા જ્યારે તેઓએ આખો વિસ્તાર ખાલી કરાવવાનો નિર્ણય લીધો ત્યારે ઘણી મોડું થઈ ગયું હતું આસપાસના વિસ્તારો પાણીથી ભરાઈ ગયા હતા અને તેમની પાસે સંપત્તિ ગુમાવવા અથવા લૂંટના પ્રકારના પ્રશ્નો હોવાનો ડર પણ છે લોકોને ખબર નથી હોતી કે આ કારણોને ખાલી કરાવવા માટે કે જ્યાં તેઓ ખરેખર ખસી શક્યા નહીં ત્યાં ખાલી સ્થાનાંતરિત કરવું બીજી એક એ છે કે પૂર પહેલા તે એક મકાન હતું અને તે એવું જ હતું પછી સ્થાનિક સરકારે રસ્તાને વર્ષો પછી ઉન્નત બનાવવાનું શરૂ કર્યું પરંતુ પરિણામે જે બન્યું તે તેઓ જોઈ શકે છે કે તેનાથી ઘરો વધુ સંવેદનશીલ પાણી સરળતાથી ઘરે આવી શકે છે અને તે તેમના માટે ખરેખર જોખમી છે તેથી આ તેઓએ વહેંચેલી કેટલીક ચિંતા છે મીઠી નદી પર અતિક્રમણ પણ છે કેટલાક લોકો અતિક્રમણ કરી રહ્યાં છે આ એક મીઠી નદી છે તમે જોઈ શકો છો કે નવા બાંધકામો ઉભા થયા છે તેથી મ્યુનિસિપલ ઓથોરિટીએ ખરેખર આ સ્થળો તાજેતરમાં તોડી પાડ્યા હતા પરંતુ ફરીથી નવા બાંધકામો આવી રહ્યા છે તો લોકોએ આ કેટલીક તથ્યો શેર કરી છે અમને જે મળ્યું કે 1980 માં તે સંપૂર્ણપણે મીઠી નદી પર એક મેંગ્રોવ વિસ્તાર હતો તે જ રસ્તો છે અને આ ધારાવી વિસ્તાર છે પરંતુ તે ખરેખર એક મેંગ્રોવ વિસ્તાર હતો 1990 ના દાયકાના પ્રારંભમાં અથવા 1980 ના દાયકાના અંતમાં 1990 માં કેટલીક વસાહતો આવી છે ખાસ કરીને બાંધકામ કામદારોએ તેઓએ કામચલાઉ મકાનો બનાવવાનું કામ શરૂ કર્યું હતું 1995 માં તે પણ વધી રહ્યું છે તમે ફરી 2000 2005 અને 2013 જોઈ શકો છો તેથી તેમાંથી ખૂબ જ જૂની વસાહત ન હતું તેથી અહીં રાજીવ ગાંધી નગરની બીલ્ડીંગની ઊંચાઈ છે તમે જોઈ શકો છો કે મોટાભાગના મકાનો ફક્ત તળિયા ફ્લોર છે પરંતુ તાજેતરમાં ખાસ કરીને રસ્તાની બાજુના લોકો G 1 સ્ટ્રક્ચર બનાવી રહ્યા છે જે તમે અહીં જમણી બાજુ લાલ રંગમાં જોઈ શકો છો 2005 માં પૂરનું સ્તર અને આ વિસ્તારો મીઠી નદીની નજીકના લાલ ચિન્હ વિસ્તારો આ વિસ્તારોમાં આશરે છથી દસ ફૂટ પાણી છથી દસ ફૂટ જેટલું હતું જે માણસની ઊંચાઈથી વધુ છે અને તેમાં પણ બે થી પાંચ ફુટ હતા મોટાભાગના ભાગોમાં અને રસ્તાની નજીક તેઓ ખૂબ જ મુશ્કેલીનો ભોગ બન્યા ન હતા માત્ર એક ફૂટ પાણી જળાશયોમાં તેઓ આ શ્રેણીમાં વાર્ષિક પાણી ભરાઇ રહ્યા હતા અને તમે અહીં જોઈ શકો છો કે મોટાભાગના મકાનો તેઓ વાર્ષિક આ એકથી બે ફૂટ જેટલા જળસંગ્રહનો સામનો કરે છે અને તે લગભગ બે થી ત્રણ કલાક સુધી ચાલુ રહે છે મોટાભાગના કિસ્સા છે કેટલાક ઓછા ઓછા કેટલાક જેવા હોય છે તે મકાનને નુકસાન અને ઘરના નુકસાનને લીધે છે 2005 ના પૂરને કારણે ટકાઉ સંપત્તિ તમે તે ઘરો જોઈ શકો છો કે જેઓ મહીમ ક્રિક અથવા મીઠી નદીની નજીક છે તેઓને સૌથી વધુ અસરગ્રસ્ત ઘરો હતા જેના કારણે તેઓને સંપૂર્ણ નુકસાન થયું હતું એક મોટું નુકસાન જે તમે મધ્યમાં પણ જોઈ શકો છો અને જે લોકો નજીક છે અને તેમને ઓછું નુકસાન થયું છે પરંતુ જે લોકો મહીમ ક્રિક અથવા નદીની નજીક છે તેઓએ બધું ગુમાવ્યું તેમનું ઘર તેમના પલંગ દિવાલોથી શરૂ થતાં તેમના મકાનોને નુકસાન થયું હતું જેથી તેમને ઘણું નુકસાન થયું છે અહીં વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલા કેટલાક સ્કેચ છે તેથી અમે ઘણાં મેપિંગ્સને કનેક્ટ કરવાની આ કવાયત સમાપ્ત કર્યા પછી અને અમે લોકોને પૂછ્યું કે મહેરબાની કરીને અમને ચિહ્નિત કરો કે તમે જોખમ મેપિંગના આ પ્રોજેક્ટમાં શામેલ છો તે સફળ હતું કે નહીં તેથી મોટાભાગના કિસ્સાઓ જેમ કે અમે વહેલી જોડાણ ફક્ત હિસ્સેદારનું પ્રતિનિધિત્વ સાતત્ય જોડાણ સ્પષ્ટ અને સંમત ઓબ્જેક્ટ જેવા કર્યું છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં આપણી પાસે સ્રોતની ઉપલબ્ધતા ઓછી છે અમે લોકોની શક્તિ ક્ષમતામાં સુધારો કરી શક્યા નથી અથવા તે પણ નિર્ણયોને પ્રભાવિત કરવાની તેમની પાસે ઓછી શક્તિ છે કારણ કે તેમની પાસે સ્રોત ઓછા છે તેથી તેઓ તેમના પોતાના પ્રોજેક્ટ કરી શકતા નથી પરંતુ શું ખૂટે છે અમે લોકોને પૂછીએ કે આ પરિમાણો બરાબર છે પરંતુ તમે ખરેખર શું માનો છો કે આ એક્સરસાઇઝ શામેલ નથી તેથી તેઓએ અમને કહ્યું કે માહિતી સારી છે પરંતુ સહભાગી અભિગમ અર્થપૂર્ણ છે અમારી ભાગીદારી ફક્ત ત્યારે જ અર્થપૂર્ણ છે જ્યારે તમે તેનાથી આગળ જતા માહિતી સિવાય તમે અમને કહી શકો કે અમે કેટલીક યોજનાત્મક ક્રિયાત્મક યોજના શું કરી શકીએ તેથી આપણે માહિતીમાંથી સુધારણા તરફ આગળ વધવાની જરૂર છે અને આપણે કેટલાક શક્ય પરિણામ પણ જોવાની જરૂર છે તેથી જ લોકો પોતાને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી શકે છે અને એક્સરસાઇઝ ખૂબ આનંદની હોવી જોઈએ તે પહેલેથી જ ગંભીર બાબત છે પરંતુ આપણે આ એક્સરસાઇઝમાં ખૂબ જ મનોરંજક શામેલ થવું જોઈએ પછી વધુમાં વધુ લોકો શામેલ થવું જોઈએ તમારે તેને વધુ હળવા રીતે કરવું જોઈએ તેથી તેમની વિનંતીને ધ્યાનમાં લેતા અમે આ ક્ષેત્રના પુનર્નિર્માણ અને પુનર્વસવાટ પ્રતિસાદ અને રાહત માટે એક્શન પ્લાન બનાવવાનું શરૂ કર્યું તેથી અમે ખરેખર બચાવ કામગીરી માટેની ક્રિયાઓ સૂચિબદ્ધ કરી તેઓ બાહ્ય સહાય વિના શું કરી શકે છે અને બાહ્ય સહાયથી તેઓ શું કરી શકે છે અને આ કેટલાક કાર્યો છે જેનું પ્રતિનિધિત્વ કરે છે કે કોણ કયા પ્રકારનું કાર્ય કરશે અહીં તમે જોઈ શકો છો કે તેઓએ કરેલા કાર્ય સંખ્યા તેઓએ બધા સ્વયંસેવકોને બોલાવવા માંગતા હતા વિકલાંગો ઘાયલ અને વૃદ્ધ લોકોને બચાવવા કટોકટીમાં લોકોને બચાવવા માટે આગળ આવો અસ્તિત્વની કીટની સામગ્રીની સૂચિ પ્રદાન કરવા અને તેનું વિતરણ કરવા લોકોને મહત્વપૂર્ણ દસ્તાવેજો રાખવા અપીલ કરો ખાસ કરીને ખાલી કરાવતી વખતે વિવિધ ઓળખ કાર્ડ જેવું ઠીક છે અમે પુનર્વસન અને સજ્જતા માટેની કાર્યવાહીની સૂચિ જેવા બાકી કામોને ઓળખવા જેવા કે સ્થાનિક પૂરની સમસ્યા અને નબળાઈને જોવા અને જાણ કરવા માટે સ્થાનિક નેતાઓની ઓળખ BMC નાગરિક સંરક્ષણ સાથેની કટોકટી સેવાઓની સંપર્કોની સૂચિ તૈયાર કરવી ખાતરી કરો કે કોઈ પણ ગટરમાં કચરો ફેંકી રહ્યું નથી જેથી અમે તે કરી શકીએ કે તેઓ પોતે જ શું કરી શકે છે અને તેઓ ઘણાં અભિનેતાવાળી બાહ્ય એજન્સીઓની સહાયથી શું કરી શકે છે તેથી પણ આ સૂચિ ચાલુ રહી અને તમે જોઈ શકો છો કે આ વિચારણા સત્રો દરમિયાન આ કેટલાક ફોટોગ્રાફ્સ છે અમારા વિદ્યાર્થીઓ અને નિષ્ણાતો અને સમુદાયના લોકો પણ જે એક સાથે કામ કરી રહ્યા છે અને આખરે તમે જોઈ શકો છો કે તેઓ કોર એક્શન કમ્યુનિટિ ચૌલ સમિતિઓ કમ્યુનિટિ સ્વયંસેવકો પણ વિકાસ કરે છે તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનો નાગરિક સંરક્ષણ NGO અને સંશોધનકારો અને શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી પણ મદદ માંગે છે પ્રાધાન્યતા ક્ષેત્રોમાં શું છે તે પ્રાથમિકતા છે અને દૂરસ્થ પ્રાધાન્યતા લોકોને ડ્રાઈવિંગ સીટ પર લાવવા ખરેખર મહત્વનું છે આ પૂરું કર્યા પછીની ઉજવણીઓ અને ધારાવી સમુદાય દ્વારા પૂર હોનારત જોખમ સંચાલન માટેની એક્શન પ્લાન પરંતુ પ્રશ્ન સહભાગીઓના પ્રશ્નમાં રહે છે કે લોકો શા માટે ભાગ લે છે આ માપદંડો છે અને આ જમણી બાજુ તમે જોઈ શકો છો કે ડાબી બાજુની પ્રક્રિયા આધારિત માપદંડ અને જમણી બાજુની બાજુ તમે કેટલાક સંદર્ભો જોઈ શકો છો કે જ્યાંથી અમને મળી શકે છે કે સમુદાયની ભાગીદારી માટે આ આપણી સૂચિત દલીલ છે અને ડાબી બાજુ તમે સફળ અમલીકરણ મ્યુચ્યુઅલ ટ્રસ્ટ માલિકી સંઘર્ષનું નિરાકરણ આત્મનિર્ભરતા જોઈ શકો છો આ પરિણામ માપદંડ હોવો જોઈએ અને જમણી બાજુ તમે જે સંદર્ભો અમે આપી રહ્યા છે તે જોઈ શકશો પરંતુ આ માપદંડો કાં તો પ્રક્રિયા અથવા પરિણામ આધારિત સંશોધનકારો પ્રોજેક્ટ સગવડતાઓ સ્થાનિક સરકાર NGO દ્વારા વિકસિત જે ખૂટે છે તે એ છે કે આપણે સમુદાયોની ભાગીદારીની શોધ કરી રહ્યા છીએ પરંતુ ભાગ લેવાનો અર્થ શું છે તે નિર્ધારિત કરવામાં સમુદાય ક્યારેય સામેલ થયો ન હતો તેઓ કેવી રીતે ભાગ લેવા માંગે છે તે ઠીક છે કે તેઓ કેવી રીતે ભાગ લેવાનું પસંદ કરે છે તે હંમેશા બહારના લોકો હોય છે જેઓ હિસ્સેદારીના વાસ્તવિક ભાગીદારો નથી જેઓ ભોગ નથી અમે કોઈની ભાગીદારી શોધી રહ્યા છીએ અને અમે તેમની ભાગીદારીને અન્ય દ્રષ્ટિકોણથી અન્ય શરતોમાં નિર્ધારિત કરી રહ્યાં છીએ તેથી તેનો અર્થ એ છે કે અમે સમુદાયને ભાગ લેવા માટે કહી રહ્યા છીએ પરંતુ અમે તે નિર્ધારિત કરી રહ્યાં છીએ કે તેઓ કેવી રીતે અને શું ક્યારે અને કેટલી હદે ભાગ લઈ શકે છે મતલબ કે હું તમને ભાગ લેવાની યોજના કરું છું તેથી તમારી ભાગીદારી હું તમને ઇચ્છું છું તે રીતે તે જ છે તેથી તમારી સહભાગીતા તેના પર નિર્ભર છે કે હું તમને કેવી રીતે ભાગ લેવા માંગું છું હું કદાચ કહી શકું કે તમે બે ત્રણ પ્રશ્નો પૂછી શકો છો તમે ત્રણ ચાર પ્રશ્નો પૂછી શકો છો તે છે તેથી હું તમને અહીં મુક્તપણે જોડાવાની મંજૂરી આપતો નથી તેથી અમે જે કર્યું તે આપણે જુદા જુદા દ્રષ્ટિકોણથી આ બાબતને જુદા જુદા પરિપ્રેક્ષ્યથી જોઈ રહ્યા છીએ અમે કહી રહ્યા છીએ કે ભાગીદારીના માપદંડને નિર્ધારિત કરવાને બદલે સમુદાય જાતે જ ભાગ લેવાનો અર્થ શું છે તે ભાગીદારીના માપદંડો શું છે તે નિર્ધારિત કરે છે જેથી આપણે કહીએ કે આ કરો એ વપરાશકર્તા આધારિત અભિગમ છે જેની ભાગીદારી માટે અમે શોધી રહ્યા છીએ તેઓ સહભાગીઓના માપદંડને વ્યાખ્યાયિત કરશે તે એક પ્રકારનો સેલ્ફી લેવા જેવુ છે તેથી અમે સમુદાયને પ્રક્રિયા અને પરિણામ આધારિત માપદંડની દ્રષ્ટિએ સફળ સમુદાયની ભાગીદારી શું હોવી જોઈએ તે નિર્ધારિત કરવાનું કહ્યું અમે પશ્ચિમ આફ્રિકન દેશ ઘાનામાં આ અભ્યાસ હાથ ધર્યો છે અને એક સૌથી આબોહવા પરિવર્તનથી આપત્તિગ્રસ્ત સમુદાયને અસર થઈ છે ખાસ કરીને ઉપલા ક્ષેત્ર વા પ્રદેશ ઘાનાનો ઉત્તરીય ભાગ તેમની રાજધાની શહેર અક્રાથી આશરે ચારસો કિલોમીટર દૂર છે અને એક છે આ દેશના સૌથી ગરીબ ક્ષેત્રનો તેથી તેમની પાસે પૂર અને દુષ્કાળના બંને મુદ્દા છે ખેડુતો દ્વારા આ કેલેન્ડર અથવા સ્થાનિક રહેવાસીઓએ પોતાના દ્વારા વિકસિત કર્યું છે તેઓ હવામાન પરિવર્તનની અસરનું વર્ણન કરે છે તેઓ અનુભવે છે કે તેઓ સામાન્ય અને સ્થિર વાતાવરણમાં અથવા સામાન્ય નિયમિત કેલેન્ડરમાં અનુભવી શકે છે કે તેઓ મે થી સપ્ટેમ્બર વરસાદની શરૂઆત કરે છે અને ત્યારબાદ તેઓમાં ઓક્ટોબરમાં થોડો વરસાદ પડે છે અને ત્યારબાદ નવેમ્બરથી માર્ચ દરમિયાન તેમની આ સૂકી મોસમ હોય છે પરંતુ આબોહવા પરિવર્તનના પરિણામે વરસાદ હવે શરૂ થયો છે અને હવે એપ્રિલથી મે માં ફરે છે કેટલીકવાર તે જૂનમાં પણ ફરે છે મે મહિના સુધી બરાબર છે પરંતુ જ્યારે જૂન અથવા જુલાઇ સુધી આ પડતું નથી ત્યારે પરિસ્થિતિ દુકાળ જેવી જ હોય છે અને દુષ્કાળ પછી તેઓ ખૂબ જ અનિયમિત વરસાદ કરી શકે છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન ખૂબ સઘન વરસાદ પડે છે તેથી પહેલા વરસાદ પડ્યો નથી અને તેઓ પાણીની અછત અને દુષ્કાળનો સામનો કરી રહ્યા હતા અને ત્યારબાદ તેમની પાસે ખૂબ ભારે વરસાદ અથવા ફ્લેટ છે અને પછી ફરીથી આ મોસમ પલટો તમે જોઈ શકો છો તેથી આપણે તેમને ત્યાં પ્રોત્સાહન આપવા માટે નાના અને મોટા દખલની તૈયારી કરવાની જરૂર છે આ સ્થળે ત્યાં ઘણા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અને આ પ્રોજેક્ટમાંના ઘણા આપત્તિ જોખમ સંચાલન અને આબોહવા પરિવર્તન અનુકૂલન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે આમાંના મોટાભાગના પ્રોજેક્ટ્સ પ્રોજેક્ટ્સમાં સ્થાનિક લોકોની સમાવેશ અને જોડાણની હિમાયત કરી રહ્યા છે હવે અમે એ જોવા માંગીએ છીએ કે પ્રોજેક્ટ્સ આ તમામ આબોહવા પરિવર્તન અને આપત્તિ જોખમ વ્યવસ્થાપન પરના પ્રોજેક્ટ્સમાં લોકો આ પ્રોજેક્ટ્સને કેવી રીતે જુએ છે તેમની પાસે શું સામેલ કર્યુ છે અને તેઓ કેવી રીતે અનુભવે છે કે તેઓ આ પ્રોજેક્ટ્સમાં વધુ સારી રીતે શામેલ થઈ શકે છે આ સ્ટડી દરમિયાનની કેટલીક ફોટોગ્રાફ્સ છે જેમાં તેમની પાસે એક સરસત્તાની વ્યવસ્થા હોય છે ચીફ બધું નક્કી કરે છે પરંપરાગત રાજા અથવા પ્રકારની શાસન પ્રણાલી આ સ્ટડી એરીયાના કેટલાક ફોટોગ્રાફ્સ છે અમે આ સર્વેને વા જિલ્લામાં ચાર ગામોમાં પશ્ચિમ જિલ્લાના ચિયાનાગા બેંકપમા ઝુવેલી અને બાલોવાફિલીમાં હાથ ધર્યો છે અમે લોકોને પ્રશ્નો આપ્યા અને તેઓને પૂછ્યું કે તેઓ જાહેર ભાગીદારી વિશે શું વિચારે છે અમે તેમને કહેવા માગીએ છીએ કે અમને જણાવો કે પરિણામોમાં શું છે અને જાહેર ભાગીદારીથી તેઓ શું પ્રક્રિયા કરવા માગે છે તેથી તેમને 2007 2010માં પૂર આવ્યું હતું તમે જોઈ શકો છો કે લોકોએ અમને જે કહ્યું તે તેઓએ કહ્યું કે પ્રક્રિયામાં બધા જૂથોનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ સ્પષ્ટ ઉદ્દેશો સંમત ઉદ્દેશો નિર્ણયોને પ્રભાવિત કરવાની શક્તિ સમુદાય સાથે સતત સંબંધ સ્થાનિક જ્ઞાનને સમાવિષ્ટ કરવું સારું સુવિધા આપવું અને પરિણામ આજીવિકા સુરક્ષા યોજના અમલીકરણ માલિકી આત્મનિર્ભરતા સમય અસરકારક હોવો જોઈએ આજીવિકાની સલામતી તેઓને લાગે છે કે જ્યારે હું ભૂખ્યો છું ત્યારે હું કોઈ પણ પ્રોજેક્ટમાં ભાગ લઈ શકતો નથી તેથી આજીવિકાની સુરક્ષા મહત્વપૂર્ણ છે યોજના અમલીકરણ માત્ર એટલું જ નહીં કે તમે વાતચીત કરી રહ્યા હતા અને વાત કરી રહ્યા હતા પરંતુ અમે ફક્ત કેટલાક શક્ય પરિણામ જોઈએ છીએ માલિકી પરંતુ સૌથી વધુ આત્મનિર્ભરતા છે કે આપણી પાસે ઘણા વિચારો છે પરંતુ અમે આગળ વધી શકતા નથી તેથી અમને સશક્તિકરણ આપવું જોઈએ જેથી આપણે આપણા પોતાના પ્રોજેક્ટ્સને અનુસરી શકીએ તે સમયનો અસરકારક પણ હોવો જોઈએ અને તમામ જૂથોની રજૂઆત પર સહમત છે પ્રોજેક્ટમાં સ્પષ્ટ અને ઉદ્દેશો હોવા જોઈએ નિર્ણયોને પ્રભાવિત કરવાની ઉદ્દેશ્ય શક્તિ સમુદાય સાથે સતત સંબંધ હોવો જોઈએ તેથી આ આલોચનાઓ છે તેથી અમે સમુદાયના ભાગીદારીને વ્યાખ્યાયિત કરવાને બદલે તે સમુદાયમાંથી હોવો જોઈએ કે જે સમુદાયની ભાગીદારીનો અર્થ શું છે તે નિર્ણય લેવો જોઈએ